ડિઝાસ્ટર રિકવરી એન્ડ બીલ્ડ બેક બેટરdisaster recovery and build back betterઆપત્તિમાં પુનપ્રાપ્તિ અને સારું નિર્માણના અભ્યાસક્રમમાં આપનુ સ્વાગત છે મારું નામ રામ સતીશ પસુપુલેટી છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ IIT રૂરકીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે હું તમારી સાથે થોડા ફ્રેમવર્કframeworksમાળખા વિશે ચર્ચા કરવા જઇ રહ્યો છું જે DRRને સંબંધિત છે જે ડીઝાસ્ટર રિસ્ક રિડકશન છે અને તે પ્રોજેક્ટની સૈદ્ધાંતિક સમજથી લઈને અમલીકરણના પાસાઓ બંને અને સાથે સાથે અમુક પ્રકારની સમુદાય સંચાલન પ્રક્રિયાને પણ આવરી લે છે અને જે પણ ફ્રેમવર્ક વિશે હું તમારી સાથે વાત કરવા જઇ રહ્યો છું તે જ્હોન ટ્વિગ દ્વારા વિવિધ ફ્રેમવર્કના સંપાદન અને સમજણ પર આધારિત છે જે ખાસ કરીને ડીઝાસ્ટર રિસ્ક રિડકશન પર છે અને તે ગ્લોબલ પ્રેક્ટિસ રીવ્યુમાં વોલ્યુમ 9માં પ્રકાશિત થયું છે અને હ્યુમેનીટેરીયન પ્રેક્ટિસ નેટવર્ક કે જે હ્યુમેનીટેરીયન પ્રેક્ટિસનર દ્વારા સોપવામાં આવ્યું છે જ્હોન ટ્વિગ એ UCL બાર્ટલેટનો ભાગ છે અને હું કેટલીક બાબતો પર ચર્ચા કરવા જઇ રહ્યો છું ખરેખર ત્યાં કેટલાક ફ્રેમવર્ક છે જેની પહેલા વધુ ચર્ચા 1980ના દાયકાથી કરવામાં આવી છે પરંતુ તેમણે જે કરવાનો પ્રયાસ કર્યો તે એ છે કે તેમણે હાલના તમામ સાહિત્યને એક મોટા દસ્તાવેજમાં લાવવાની કોશિશ કરી જે ખરેખર સૈદ્ધાંતિક સમજણ પરિભાષા સંસ્થાકીય નેટવર્ક્સ અને તેના પ્રોજેક્ટના સંચાલનનો ભાગ અને સમુદાયની સંપત્તિના સંચાલન વિશે વાત કરે છે તેથી ત્યાં વિવિધ યોજનાઓ છે જેને તેમણે એક સર્વગ્રાહી અભિગમમાં સંબોધિત કરવાનો પ્રયાસ કર્યો સૌ પ્રથમ આપણે ખાસ કરીને આપત્તિ જોખમના સંદર્ભથી અને વિકાસશીલ દેશોના સંદર્ભથી સમજવું પડશે ભારત જેવા દેશો જેમાં ગરીબી માટે કઈક વધારે જ કરવાની જરૂર છે કારણ કે ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા અને નેપાળમાં આપત્તિનુ જોખમ ઘટાડવાની સાથે સાથે આપણી પાસે ગરીબી ઘટાડવાનો પડકાર પણ છે તો ચાલો જોઈએ કે આ આખી પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે સૌ પ્રથમ તે ગ્લોબલ ડ્રાઇવર્સથી શરૂ થાય છે કારણ કે સૌ પ્રથમ આખું ભૂગોળ અસમાન રીતે વહેચાયેલું છે ત્યાં સમૃદ્ધ દેશો છે ગરીબ દેશો છે સ્ત્રોતથી સંપન્ન દેશો છે સ્ત્રોત વગરના દેશો છે અને તેમાં ખરેખર ઘણા વૈવિધ્યસભર આર્થિક સૂચકાંકો છે આબોહવા એ મેક્રો લેવલ દૃષ્ટિકોણથી અને તેના મેસો લેવલ પાસાથી બંનેથી બદલાય છે હવે શાસન અને લીમીટેડ ઇન્ડોજીનીયસ કેપેસીટીlimited endogenous capacitiesમર્યાદિત અંતર્ગત ક્ષમતામાં પણ આવીએ તેથી શાસન પણ આમાં છે કારણ કે એક વિશિષ્ટ સમુદાય અથવા સમાજ એ આંચકા અને સ્ટ્રેસીસstressesતાણને નિયંત્રિત કરવામાં કેવી રીતે અસમર્થ છે અને ત્યાં સીસ્ટમ કેવી રીતે નિષ્ફળ જાય છે તેથી જ તે સમયે શાસન વિશેની વાત થાય છે અને ખરેખર આ બધા અન્ડરલાયિંગ રિસ્ક ડ્રાઈવર બનાવે છે જ્યારે આપણે અન્ડરલાયિંગ રિસ્ક ડ્રાઈવર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે નબળા અને શહેરી સ્થાનિક શાસન અને નબળી ગ્રામીણ આજીવિકા વિશે વાત કરીએ છીએ કારણ કે ખાસ કરીને આબોહવા પરિવર્તન વિશે વાત કરીએ છીએ ચાલો આપણે કહી શકીએ કે તમારી પાસે ચક્રવાત અથવા પૂરની અસર છે અને હું કહી શકું કે જેણે સમગ્ર ખેતી ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રને અસર કરી છે પરંતુ પછી નીચી આર્થિક વિકાસ પ્રક્રિયાને કારણે ખેડૂતો તેમના પાકને પકવવામાં કેવી રીતે અસમર્થ છે અને અર્થવ્યવસ્થાને અસ્થિર બનાવવા માટે બજાર કેવી રીતે નીચી આવે છે અને આ તમામ પાસાઓ નિર્બળ આજીવિકા વિશે વાત કરી રહ્યા છે ઇકોસિસ્ટમ પણ ઘટતી જાય છે તેથી આ આપત્તિને લીધે અને માત્ર આપત્તિ જ નહી પરંતુ વિકાસની પ્રક્રિયાઓ ચાલુ રાખવી અને પર્યાવરણ અને ઇકોસિસ્ટમ્સ અને તેની સેવાઓ પરની અસર અને તેઓ ખરેખર કેવી રીતે અધોગતિ પામે છે અને બદલામાં તે માનવ નિવાસસ્થાન અને વૈશ્વિક વાતાવરણને એક પ્રકારનું અપરિવર્તનીય નુકસાન કરે છે અને ત્યાં જોખમ સ્થાનાંતરણ અને સામાજિક સંરક્ષણની સક્રિયતાનો અભાવ પણ છે તેથી આ અમુક પ્રકારના રિસ્ક ડ્રાઇવરો છે તેથી તેઓએ ઇન્ટેન્સીવ રિસ્કમાં વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તમે ઇન્ટેન્સીવ રિસ્ક વિશે વાત કરો છો ત્યારે નબળી વસ્તી અને આર્થિક સંપત્તિની મુખ્ય એકાગ્રતા આત્યંતિક સંકટ તરફ છે અને જયારે તે એક્સટેન્સિવ રિસ્ક વિશે વાત કરે છે ત્યારે તે ભૌગોલિક રીતે વિખેરાયેલા નબળા લોકો અને આર્થિક સંપત્તિના ઓછા અને મધ્યમ ઓછી અથવા મધ્યમ તીવ્રતાના સંકટ વિશે વાત કરે છે તેથી આ મૂળભૂત રીતે સંવેદનશીલ સમાજ અથવા કોઈ વિશિષ્ટ જૂથ અને તેમની સંપત્તિના ખુલ્લા પાસા પર વાત કરી રહ્યા છે હવે પછીનુ રોજિંદુ જોખમ છે તેથી જ્યારે આપણે રોજિંદુ જોખમ કહીએ ત્યારે આપણે ઘરો અને સમુદાયો વિશે વાત કરી રહ્યા છીએ જે ખોરાક અસુરક્ષા રોગ ગુના અકસ્માતો પ્રદૂષણ સ્વચ્છતા અને સ્વચ્છ પાણીના અભાવ વિશે છે જો તમે ક્યારેય વિકાસશીલ દેશોનો પ્રવાસ કર્યો હોય તો હજી પણ ઘણા લોકો શંકા કરે છે કે આપણે જે પાણી પીએ છીએ તે સલામત છે કે નહીં તેથી તેનો અર્થ એ છે કે આપણે આપણા પોતાના આસપાસના પર વિશ્વાસ કરી શકતા નથી અને આજુબાજુનુ વાતાવરણ અને પર્યાવરણ પણ એવી ખાતરી નથી આપતું કે તે વધુ સુરક્ષિત છે કે કેમ પછી ભલે તે કોઈ ગુનો હોય કોઈ અકસ્માત હોય ઔદ્યોગિક અકસ્માત હોય સલામતીના મુદ્દાને કારણે ભલે તે પ્રદૂષણનું પાસું હોય જેમ કે જયારે તમે દિલ્હી શહેરમાં આવો ત્યારે ખરેખર તમે તે પ્રકારના પ્રદૂષણને સમજશો બરાબર ને અને તે જ રીતે ખોરાકની અસલામતી છે જ્યારે આપણે ખોરાકની અસલામતી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે દુષ્કાળ જેવી ધીમાં તબક્કાની આપત્તિઓ જોઈએ છીએ તમે જાણો છો કે તે ખરેખર કેવી રીતે પાકમાં ઘટાડો લાવી શકે છે અને બજારો પર તેની કેવી અસર પડે છે અને નબળા ક્ષેત્રની આજીવિકા પર કેવી અસર પડે છે તેથી આ એક પ્રકારનું રોજિંદુ જોખમ છે તે ફક્ત કોઈ ઘટના અથવા અન્ય દરમિયાન જ થતું નથી પરંતુ ઓછામાં ઓછા વિકાસશીલ દેશો માટે તે એક સામાન્ય સમસ્યા છે ગરીબી આર્થિક ગરીબી અને અન્ય ગરીબી પરિબળો જેમ કે પાવરલેસનેસpowerlessnessશક્તિહિનતા એક્સકલુઝનexclusionબાકાત રાખવું નિરક્ષરતા અને ભેદભાવ સંપત્તિની વૃદ્ધિ કરવાની અને એકત્રીત કરવાની મર્યાદિત તકો તેથી હકીકતમાં આપણી પાસે ઘણી તકનીકી માહિતી છે હું તમને એક નાનું ઉદાહરણ બતાવીશ અમે જ્યારે તમિલનાડુમાં કામ કરતા હતા ત્યારે અમે એક મકાનમાં ગયા અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઘરની અંદર શૌચાલય બનાવ્યું છે અને જે સમયે અમે ત્યાં ગયા ત્યારે અમે ઘરની અંદર પ્રવેશ પણ કરી શક્યા નહીં કારણ કે માછીમાર સમુદાય એ સમજી શક્યા નહીં કે તે એક શૌચાલય છે અને તેઓ તેમાં માછલીનો કચરો નાખવા લાગ્યા અને ત્યાં દુર્ગંધ હતી અને લોકો ખૂબ જ બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં જીવી રહ્યા હતા તો આ પાછળનું કારણ શું છે તેથી તે મૂળરૂપે તેઓની જાગૃતિના અભાવના કારણે છે કે શૌચાલય શું છે અને શૌચાલયનુ કાર્ય શુ છે અને તે જ રીતે જ્યારે તેઓ ખરેખર સાથે રહેતા હોય ત્યારે વિવિધ કાસ્ટ સિસ્ટમ્સ વિવિધ રાજકીય સિસ્ટમો હોય છે અને તે હોવા અને ન હોવા વિશે પણ છે પાવરફૂલpowerful શક્તિશાળી અને પાવરલેસનેસpowerlessness શક્તિહિનતા તેથી હકીકતમાં જ્યારે આપણે વિકાસની પ્રક્રિયામાં અથવા વિકાસના સંવાદમાં અમુક સમાજોને કેવી રીતે બાકાત રાખવામાં આવ્યા છે તે વિશે વાત કરીએ ત્યારે તમે જાણો છો કે આ બધી બાબતો ખરેખર જોખમી પ્રક્રિયાઓ છે અને તેને બાકાત રાખવાથી ગરીબીમાં ઉમેરો થાય છે અને તે સંપત્તિ અને સંસાધનોની વૃદ્ધિ વિશે પણ વાત કરે છે તેથી આ રીતે આપણી પાસે આપત્તિની અસર અને ગરીબીનાં પરિણામો છે તેથી આપત્તિની અસર જેમ કે આ લોકો જોખમી પરિબળો જેવી પરિસ્થિતિમાં જીવે છે જ્યાં બહુમતી મૃત્યુ અને આર્થિક નુકસાન છે આપણે સુનામીમાં પોતાનો જીવ ગુમાવનારી મહિલાઓ માટે કહી શકીએ કે તેમાંની ઘણી મહિલાઓ હતી કારણ કે તેઓમાં અમુક કુશળતાનો અભાવ છે જેમ કે તરવામાં અથવા પોતાનો જીવ બચાવવા માટે અથવા જોખમનો સામનો કરવા માટે અને આંચકાનો સામનો કરવા માટે મર્યાદિત કુશળતા છે તેથી ત્યાં તેણે કોઈ ચોક્કસ જૂથને લક્ષ્ય બનાવ્યું છે અને તે જ રીતે દુષ્કાળ અથવા પૂરની અસરથી આર્થિક નુકસાન થયું છે જ્યાં લોકો તેમના કૃષિ ક્ષેત્રને ગુમાવી ચૂક્યા છે સ્થાનિક આવાસના માળખા પશુધન અને પાકને નુકસાન થયું છે જ્યારે ગરીબીના પરિણામો જોઈએ અને જ્યારે આપણે ગરીબીના પરિણામો વિશે કહીએ ત્યારે તે આવક વપરાશ કલ્યાણ અને સમાનતા પર ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અથવા લાંબા ગાળાની અસર વિશે વાત કરે છે તેથી આ મૂળભૂત રીતે ડીઝાસ્ટર રિસ્ક રિડકશન અંગેનો 2009 ગ્લોબલ એસેસમેન્ટ રીપોર્ટ છે જે આબોહવા ફેરફારનુ જોખમ અને ગરીબી છે જેની ચર્ચા જીનીવા UNISDRમાં કરવામાં આવી છે અને આ એક આપત્તિનુ જોખમ ગરીબીનું જોડાણ છે જ્યારે ગરીબી એ આપત્તિના જોખમ અને નબળાઈ ઘટકનો અનિવાર્ય ભાગ બની જાય છે અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આ પાસાને આપત્તિની ચર્ચાથી અલગ કરી શકાતો નથી જ્યારે આપણે ગરીબી વિશે વાત કરીએ ત્યારે દેખીતી રીતે આપણે ક્ષમતાઓ અને શક્તિઓ વિશે વાત કરી રહ્યા છીએ એટલે કે સમૃદ્ધ અને ગરીબ દેશોમાં ડીઝાસ્ટર રિસ્ક રિડકશન કેપેસીટી વિશે વાત કરીએ છીએ સમૃદ્ધ દેશોમાં તેમની પાસે આપત્તિના જોખમોને ઘટાડવા માટે રેગ્યુલેટરી ફ્રેમવર્કસregulatory frameworksનિયમનકારી માળખા છે જે લાગુ કરવામાં આવે છે અહીં ગરીબ દેશોમાં રેગ્યુલેટરી ફ્રેમવર્કસ નબળા છે અથવા તો ગેરહાજર છે અથવા તેમને લાગુ કરવાની ક્ષમતાનો અભાવ છે અને તે સાચું છે અને તેના પુરાવા એ છે કે 1991 થી આપણી પાસે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન છે 2004 સુનામી સુધી તેમાં 19 વાર સુધારણા કરવામાં આવ્યા છે ઘણા ગામો અથવા ઘણી સ્થાનિક સરકારોને પણ ખ્યાલ નહોતો કે આ રેગ્યુલેશન અસ્તિત્વમાં છે અને આપણે તે જ કરવાની જરૂર છે આપણે હાઈ ટાઇડ લાઈનhigh tide lineઉચી ભરતીની રેખાથી 5૦૦ મીટર અથવા 200 મીટર દૂર જવું પડશે એટલે કે આપત્તિની અસરનો સામનો ન થાય ત્યાં સુધી આનું કોઈ કડક અમલ નથી અહીં તેમની પાસે અસરકારક પ્રારંભિક ચેતવણી છે અને જીવ ગુમાવવાના દરને ઘટાડવા માટેની માહિતીની પદ્ધતિ છે તેથી જ ત્યાં મેં શક્તિશાળી દેશમાં પાવર વિતરણ વિશે વાત કરી હતી જ્યાં તેઓ પાસે આ ઉપકરણો અને મિકેનિઝમ્સ અને નેટવર્ક છે તેઓ આ કેવી રીતે કરી શકે છે અને માહિતીને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં કેવી રીતે ફેલાવવામાં આવી છે હું તમને ગરીબ દેશોના કેટલાક ઉદાહરણો જણાવીશ જ્યાં માહિતી પસાર થઈ નથી અને તે લોકોએ રિસ્પોન્સresponseપ્રતિક્રિયા આપ્યો નથી વ્યાપક માહિતી સિસ્ટમ્સનો અભાવ એ પ્રી એમ્પ્ટીવ રિસ્પોન્સ સાથે જોડાયેલ છે દાખલા તરીકે તે જ સુનામી તમિળનાડુ રાજ્યમાં અથવા દક્ષિણ ભારતીય બાજુએ જવા માટે 180 મિનિટનો સમય લેશે એટલે કે તરંગો 3 કલાક180 મિનિટ સુધીમાં પહોંચે છે જો તે માહિતી પસાર થઈ ગઈ હોય અને તે માહિતી કેન્દ્રથી રાજ્ય જિલ્લા કક્ષાએ અને સ્થાનિક સ્તરે પસાર થઇ હોત તો આપણે ઘણાં જીવ બચાવ્યા હોત અને આપણે ઘણા પશુધન અને પ્રાણીઓનો બચાવ કર્યો હોત ઇમરજન્સી રિસ્પોન્સ અને મેડિકેર સિસ્ટમ્સનો ખૂબ વિકાસ થયો છે મુડીને વિકાસ કાર્યક્રમો અને ઇમરજન્સી સહાય અને રિકવરીrecoveryપુનઃપ્રાપ્તિ તરફ વાળ્યું અહીં તેમની પાસે ઘણો ભંડોળ છે અને તબીબી સંભાળ માટેની સિસ્ટમ્સ પણ સુલભ છે જેમ કે કેટલાક ગ્રામીણ સ્થળોએ જ્યાં આ ખાસ આફતોની અસર થાય છે સામાન્ય રીતે સામાન્ય વિકાસના સંદર્ભમાં કેટલાક ગ્રામીણ ગામોમાં કેટલીક તબીબી સુવિધાઓ હોય છે અથવા સારા વ્યાવસાયિકો હોય છે પરંતુ આફતના સમયે તે પ્રકારના તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સક્રિય કરવા મુશ્કેલ બની જાય છે વીમા યોજનાઓ સંપત્તિના નુકસાનનો ભાર ફેલાવે છે અહીં વિકાસશીલ દેશોમાં વીમો એ એક મોટી બાબત છે જે તમે જાણો છો અને ત્યાં તેઓ તેમના ઘર તેમની સંપત્તિઓ તેમના જીવનનો વીમો લેવાનો પ્રયાસ કરે છે તેથી તે રીતે કુટુંબ સુરક્ષિત છે વ્યવસાય સુરક્ષિત છે પરંતુ અહીં આપણે સંપત્તિના નુકસાન અને આજીવિકા વિશે ભાગ્યે જ થોડું આપીએ છીએ અને તે ખૂબ મહત્વનું છે કે કોઈ આ પ્રકારના સાધનો નાણાકીય સાધનો વિશે પણ વિચાર કરી શકે જ્યાં આપણે આપત્તિઓની સ્થિતિમાં પણ આપણી મિલકતોની રક્ષા કરી શકીએ છીએ તેથી તે રીતે તમારા જીવનની અખંડતા ત્યાં હશે અને આપત્તિ ચક્ર માટેનો ડેવિડ એલેક્ઝાન્ડર્સનો ડાયાગ્રામ તે અસર વિશે વાત કરે છે અને એક પહેલાની અસર છે અને બીજી પછીની અસર છે અને પહેલાની અસરમાં આપણે શમન અને તૈયારી વિશે વાત કરી હતી અને અસર પછી આપણે તરત જ રિસ્પોન્સ અને રિકવરી વિશે વાત કરીશું તેથી તે ફરીથી ક્યાંક સંબંધિત છે કે કેવી રીતે રિસ્પોન્સ પ્રક્રિયા વિકસાવવી અને રિકવરી પ્રક્રિયાને સામાન્ય વિકાસ પ્રક્રિયા સાથે જોડવી અને તે જ કારણે પછીથી શમન લાગુ કરવું પડશે અને અહીં પૂર્વ અસરની સ્થિતિ અને ઈમરજન્સીની સ્થિતિ પુનસ્થાપનાની પરિસ્થિતિ અને પુનર્નિર્માણની પરિસ્થિતિ એ ખૂબ જ શાંત છે તેથી તમે જાણો છો કે આ એક પ્રકારની સમય લેતી પ્રક્રિયા છે તમે જાણો છો કે જ્યારે એવું કંઈ બન્યું ન હતું ત્યારે લોકો શાંત રહ્યા તેઓએ શું થવાનું છે તેના માટે તૈયારી કેવી રીતે કરવી તેની ચિંતા નહોતી કરી તેથી ઘણી વખત પૂર્વ અસરની પરિસ્થિતિઓમાં પણ લોકોને એ ખબર નથી હોતી કે શું થવાનું છે પરંતુ દુષ્કાળ જેવી ચોક્કસ ઘટનામાં સતત આપત્તિ છે હા ત્યાં અમુક પ્રકારની અસરો શરૂ થઈ શકે છે અને તે અસર પછી આપણે ઈમરજન્સી વિશે વિચારીએ છીએ અને રાહત કામગીરી ચાલુ થાય છે અને આ 5 તબક્કાઓને કેવી રીતે સંકલિત કરવું અને આયોજિત કરવું તે જોવું પડશે જ્યારે ફ્રેડરિક ક્યુનીએ નિર્દેશ કર્યો હતો કે આપત્તિઓ અને વિકાસ એ અભિન્ન પ્રક્રિયાઓ છે તે અલગ નથી નબળાઈની પ્રગતિ કે જે બેન વિઝનર દ્વારા છે અને તેઓ આ ફ્રેમવર્કની સમજ સાથે આવ્યા છે જેને પ્રેશર અને રીલીઝ મોડેલ કહેવામાં આવે છે તેના વિશે વાત કરે છે તેથી આપણી પાસે મૂળ કારણો છે જેમ કે મેં તમારી સાથે ચર્ચા કરી છે કે પાવર સ્ટ્રક્ચર સંસાધનોની મર્યાદિત વૃદ્ધિ છે વિચારધારા જ્યાં રાજકીય વિચારધારા સિસ્ટમો રાજકીય પ્રણાલીઓ અને આર્થિક પ્રણાલીઓ અને કેવી રીતે આ મૂળ કારણો ખરેખર ડાયનેમિક પ્રેશરમાં ચોક્કસ ઉમેરો કરી શકે છે ઉદાહરણ તરીકે જ્યારે આપણી પાસે સંસ્થાકીય તાલીમ યોગ્ય કુશળતા સ્થાનિક રોકાણોનો અભાવ હોય અને બજારો પણ આ રીતે અમુક પ્રકારના રોજિંદા મુદ્દાઓ ઉત્પન્ન કરે છે અને પ્રેસની સ્વતંત્રતા તમે જાણો છો જેમ કે તમે ઉત્તર કોરિયાનું ઉદાહરણ લો તો તમે જાણો છો કે ઉત્તર કોરિયામાં શું થઈ રહ્યું છે અને તે આખી દુનિયાને ખબર નથી હોતી તમે આ સાથે કેવી રીતે વાતચીત કરવી તે જાણો છો પ્રેસની સ્વતંત્રતા જાહેર જીવનમાં નૈતિક ધોરણો અને આ બધી વધુમાં રોજિંદી પ્રક્રિયાઓ છે અન્ય પાસાઓ મેક્રો ફોર્સીસ ડેમોગ્રાફિક પરિવર્તનdemographic changeવસ્તી વિષયક પરિવર્તન ઝડપથી વસ્તીમાં ફેરફાર ઝડપી શહેરીકરણ અને એમ્પ્યુટેશન ખર્ચ કરજની ચુકવણી કારણ કે આપણે વિશ્વ બેંક અને અન્યમાંથી ઘણી લોન લઈ રહ્યા છીએ તો આપણે કેવી રીતે સક્ષમ છીએ અને આ ચોક્કસ કરજ કેવી રીતે વધી રહ્યું છે અને તે નાગરિકના જીવન અને તેમની આજીવિકાના ભારમાં વધારો કરી રહ્યું છે ઔદ્યોગિકનું વિસ્તરણ અને શહેરોના ભૌતિક વિસ્તરણના કારણે ડીફોરેસ્ટેશનdeforestationવન વિનાશ થાય છે અને ડીફોરેસ્ટેશન એ આબોહવા પરિવર્તનને કેવી રીતે અસર કરે છે અને જે ફરીથી DRR સાથે સંબંધિત છે હવે પછીનું જમીનની ઉત્પાદકતામાં ઘટાડો છે તમે જાણો છો કે ઘણા કિસ્સાઓમાં કૃષિને જળચરઉછેરમાં કેવી રીતે પરિવર્તિત કરવામાં આવ્યું છે અને ફરીથી જળચરઉછેર કોઈક ક્ષણે નુકસાનમાં આવી ગયા છે અને ફરીથી તેઓ કૃષિમાં આવવા માંગે છે તમે જાણો છો કે તેઓ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે અને તે જમીનની ઉત્પાદકતાને કેવી રીતે ઘટાડશે માત્ર તેટલું જ નહિ પરંતુ તે લેન્ડ યુઝ સાથે પણ થાય છે જેમ કે તમે કલ્પના કરો કે તમે ઔદ્યોગિક ભૂમિના ઉપયોગ વિશે વાત કરો છો અને તે આસપાસની જમીનની પ્રકૃતિને કેવી રીતે પ્રદૂષિત કરી શકે છે તે પણ મહત્વપૂર્ણ છે અને તે વૃક્ષો અને વનસ્પતિની કેટલીક પ્રજાતિઓને અને પ્રાણીસૃષ્ટિને અસર કરશે અને આ રીતે તે અસુરક્ષિત પરિસ્થિતિઓમાં પરિણમે છે જ્યાં આપણે જોખમી સ્થળો વિશે વાત કરીએ તો લોકો ભૌતિક રીતે જોખમી સ્થળો અસુરક્ષિત ઇમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે કદાચ ઘણા ગરીબ દેશોમાં છે ત્યાં જીવે છે તેમની પાસે હાલના બાંધકામોની રક્ષા માટે પૈસા પણ નથી લોકો ત્યાં વસવાટ કરે છે તે સ્થળોએ રહેવા ટેવાયેલા છે આજીવિકા જોખમમાં છે અને આવકનું સ્તર નીચું છે જેમ કે આજે આપણે વેનેઝુએલાની સ્થિતિ જોઈ રહ્યા છીએ કેવી પરિસ્થિતિ છે અને કેવી નાણાકીય પરિસ્થિતિ છે તમે જાણો છો કે સમગ્ર સમુદાયને વૈશ્વિક સ્તરે વિક્ષેપિત કરી રહ્યા છે અને એક બાજુ જયારે અર્થતંત્ર નબળું પડે ત્યારે આખા સમાજ પર કેવી અસર પડે છે તે સાથે પણ સંબંધિત છે સામાજિક સંબંધો જોખમમાં ખાસ જૂથો એ કદાચ લક્ષ્ય જૂથો સ્થાનિક સંસ્થાઓનો અભાવ અને જ્યારે આપણે જાહેર ક્રિયાઓ અને સંસ્થાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આ તૈયારી આવે છે કારણ કે મોટાભાગની રાજકીય સંસ્થાઓ તેના પર ભરોસો રાખતા નથી અને તેઓ તૈયારી કાર્યક્રમ માટે ભંડોળ આપતા નથી કારણ કે તે વધારે વિઝીબલvisibleદ્રશ્યમાન નથી કારણ કે તેઓને આપત્તિ આવશે કે નહી તેના વિષે ખાતરી નથી પરંતુ મોટાભાગના વિઝીબલ પ્રોગ્રામ્સ પર મોટાભાગે આપત્તિ પછી ધ્યાન અપાય છે હા આપણે ઘણાં મકાનો બનાવ્યાં છે આપણે ઘણી હોડીઓ આપી છે ઘણી આજીવિકા આપી છે પરંતુ પહેલા તાલીમ કાર્યક્રમો શુ છે આગામી ચેતવણી સીસ્ટમ શુ છે અને તમે જાણો છો કે આપણે ખરેખર આપણા બજેટને કેવી રીતે તૈયારી માટેના કાર્યક્રમોમાં સમર્પિત કરી શકીએ છીએ સ્થાનિક રોગોનો વ્યાપ તેથી આ જોખમથી ભરેલા સમાજ માટેની સેટિંગ આયોજિત કરે છે અને પછી આ જે અસ્તિત્વમાં છે તેના પર દબાણ કરે છે અને કુદરતી જોખમો તમે જાણો છો અને ત્યાં પુલ અને પુશ પ્રક્રિયા ચાલે છે અને એક બાજુ ત્યાં જોખમ છે અને એક બાજુ આ સતત ડાયનેમિક પ્રેશર છે અસુરક્ષિત સ્થિતિના મૂળ કારણો અને તેઓ ખરેખર દબાણયુક્ત પરિસ્થિતિ કેવી રીતે લાવે છે જ્યાં સુભાજ્યોતિ સમાધરે સમજાવ્યું હશે કે રિસ્કHxV છે જ્યારે જોખમને નબળાઈઓ સાથે ઉમેરવામાં આવ્યું છે જ્યાં જોખમ ઘટક વિઝીબલ છે તેથી હવે ફ્રેમવર્ક પર આવીએ આપણે હયોગો ફ્રેમવર્ક ફોર એક્શન 2005 થી 2015 વિશે વાત કરીશું અને આ તે 5 સિદ્ધાંતો છે જે તેમણે સ્થાપિત કર્યા છે એક એ સુનિશ્ચિત કરે છે કે ડીઝાસ્ટર રિસ્ક રિડકશન એ અમલીકરણના મજબુત સંસ્થાકીય આધાર સાથેની રાષ્ટ્રીય અને સ્થાનિક પ્રાધાન્યતા છે અને તે માત્ર રાષ્ટ્રીય પ્રાધાન્યતા જ નથી તેને રાષ્ટ્રીયની સાથે સાથે સ્થાનિક પ્રાધાન્યતામાં જવું પડશે આપત્તિઓને ઓળખો મૂલ્યાંકન કરો અને મોનિટર કરો અને આગામી ચેતવણી પદ્ધતિમાં વધારો કરો તમામ સ્તરે સલામતી અને સ્થિતિસ્થાપકતાની સંસ્કૃતિ બનાવવા માટે જ્ઞાન નવીનતા અને શિક્ષણનો ઉપયોગ કરો તેથી તૈયારી કાર્યક્રમો દ્વારા સલામતીની આ સંસ્કૃતિને આપણે કેવી રીતે બનાવી શકીએ અંતર્ગત પરિબળોમાં ઘટાડો આ અંતર્ગત મૂળ કારણોને ઘટાડવા માટે આપણે કઈ વ્યૂહરચનાઓ લાગુ કરી શકીએ અસરકારક રિસ્પોન્સ માટે બધા સ્તર પર આપત્તિની તૈયારીને મજબૂત બનાવો તમે જાણો છો કે તે માત્ર એક જ એકમ અથવા સ્થાનિક સ્તરે જ નથી પરંતુ તે માટે અલગ અલગ સ્કેલ પર અને અલગ અલગ સ્તરે કામ કરવું પડશે અને હયોગો ફ્રેમવર્ક ફોર એક્શનને અનુસરો ડીઝાસ્ટર રીસ્ક રિડકશન માટે સેંડાઇ ફ્રેમવર્ક 2015 થી 2030 આની જેમ સુયોજિત છે અને હું માર્ગદર્શિકાના સિદ્ધાંતો પર આનુ સંપૂર્ણ કાર્યક્ષેત્ર અને હેતુ કેવા છે તેને થોડી સ્લાઇડ્સમાં રજૂ કરવાનો પ્રયાસ કરીશ તેથી આ નાની સ્કેલ અને મોટી સ્કેલના વારંવાર અને અવારનવાર અચાનક અને ધીમી શરૂઆતવાળા પ્રાકૃતિક અને માનવસર્જિત જોખમો અને સાથે સાથે સંબંધિત પર્યાવરણીય તકનીકી અને જૈવિક નુકશાન અને જોખમોને લાગુ પડશે તે આપત્તિના જોખમના સંચાલન માટે વિકાસના દરેક સ્તરે અને વિવિધ ક્ષેત્રમાં માર્ગદર્શનનો હેતુ ધરાવે છે અહીં આપણે આપણી દિશા માત્ર કોઈ ચોક્કસ આપત્તિમાં જ કેન્દ્રિત કરી નથી તે માત્ર ભૂકંપ માત્ર પુર કે માત્ર સુનામી જ નથી તેથી આપણે હવે વિવિધ જોખમના અભિગમ તરફ પણ નજર કરવી જોઈએ દાખલા તરીકે ઉત્તરાખંડ 2013 પૂરમાં એક વાદળનુ ફૂટવું પૂરમાં પરિણમ્યુ અને પૂરના કારણે ભૂસ્ખલન થયું છે તેથી ત્યાં વિસ્તારો ખુબ જ સંકટગ્રસ્ત બન્યા છે તેથી આપણે ફક્ત આપત્તિના એક જ સમૂહ સાથે વ્યવહાર કરી રહ્યા નથી પરંતુ તે બધા વિવિધ જોખમનું સંચાલન છે અને આપણે બધા સ્તરે એટલે કે સાઈટ સ્તરે વિશિષ્ટ સાઇટ સ્તર અને પ્રાદેશિક સ્તરે અને વિવિધ ક્ષેત્રોમાં પણ જવું પડશે આનું પરિણામ શું છે તો આફતોના જોખમમાં નોંધપાત્ર ઘટાડો જીવ ગુમાવવાના દરમાં ઘટાડો આજીવિકા આરોગ્ય અને લોકોના ઉદ્યોગોના સમુદાયોના અને આર્થિક શારીરિક સામાજિક સાંસ્કૃતિક અને પર્યાવરણીય સંપત્તિઓના નુકસાનમાં ઘટાડો થાય છે તેથી તેઓએ આ વ્યૂહરચના સુધારવાની જરૂર છે અને આપણે આ નુકસાન ઘટાડી શકીએ છીએ અને લક્ષ્ય એ છે કે આપણે સંકલિત અને વ્યાપકના અમલીકરણ દ્વારા નવા અને હાલના વિનાશના જોખમને ઘટાડવા વિશે વાત કરીશું આ બે મહત્વપૂર્ણ શબ્દો છે સંકલિત DRR અને વ્યાપક DRR તે આર્થિક માળખાકીય કાયદાકીય સામાજિક આરોગ્ય સાંસ્કૃતિક શૈક્ષણિક પર્યાવરણ તકનીકી રાજકીય અને સંસ્થાકીય પગલાં વિશે વાત કરે છે જે સંકટ સંસર્ગ અને આપત્તિની સંવેદનશીલતાને અટકાવે છે અને ઘટાડે છે જેથી તે રિસ્પોન્સ અને રિકવરી માટેની તૈયારીને વધારી શકે અને સ્થિતિસ્થાપકતા મજબુત બને તેથી તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યો એ છે કે 2030 સુધીમાં વૈશ્વિક આપત્તિ મૃત્યુદર ઘટાડવાની જરૂર છે 2005 અને 2015ની તુલનામાં 2020 અને 2030 ની વચ્ચે વૈશ્વિક મૃત્યુદર 1 લાખ ઓછો કરવાનો લક્ષ્ય રાખ્યો છે તેથી તેઓ કેટલાક લક્ષ્યો સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફરીથી આપણે આ અસરગ્રસ્ત લોકોના ઘટાડા વિશે વાત કરીશું GDPની દ્રષ્ટિએ સીધી આપત્તિનુ આર્થિક નુકસાન ઘટાડવુ અને ક્રીટીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સેવાઓના ભંગાણને પણ ઘટાડવું તેમજ રાષ્ટ્રીય અને સ્થાનિક આફતવાળા દેશોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તમે જાણો છો કે રાષ્ટ્રીય ક્રિયાને પૂરક બનાવવા માટે પૂરતા સપોર્ટ દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય સહયોગને ખરેખર કેવી રીતે વધારી શકીએ છીએ તેથી રાષ્ટ્રીય ક્રિયા યોજનાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને 2030 સુધીમાં વિવિધ આપત્તિઓ માટે આગામી ચેતવણી પ્રણાલીઓ અને આપત્તિ જોખમ માહિતીની વૃદ્ધિ અને ઉપલબ્ધ કરાવવાના આ લક્ષ્યો તેઓએ સેટ કર્યા છે તો ક્રિયાની પ્રાથમિકતાઓ શું છે પહેલા સ્ટેજમાં આપત્તિના જોખમને સમજવું આપત્તિ જોખમના શાસનને મજબૂત બનાવવું અને આપત્તિના જોખમનુ સંચાલન કરવુ તેથી આપણે સંચાલન અને શાસનના પરિપ્રેક્ષ્યને કેવી રીતે જોઈ શકીએ પછી સ્થિતિસ્થાપકતા માટે ડીઝાસ્ટર રિસ્ક રિડકશનમાં રોકાણ કરવું જોઈએ જેથી આ સ્થિતિ સામાજિક અને આર્થિક પાસાઓને સુધારવા અને અસરકારક રિસ્પોન્સ માટે આપત્તિની તૈયારી વધારવા અને રિકવરી પુનર્વસન અને પુનર્નિર્માણ બંનેમાં વધુ સારી રીતે નિર્માણ માટે બંને સ્ટ્રકચરલ અને નોન સ્ટ્રકચરલ બંને પગલા જરૂરી છે તેથી તે તેઓ દ્વારા સ્થાપીત તે પ્રકારની પ્રાથમિકતાનો સમૂહ છે અને તેઓ આ રીતે અમુક પ્રકારના માર્ગદર્શક સિદ્ધાંતો સ્થાપિત કરે છે જેમ કે તમે જાણો છો કે આ આખો સમાજ કેવી રીતે સંકળાયેલ રહી શકે છે બિલ્ડ બેક બેટર કેવી રીતે હોવું જોઈએ બનાવટને અટકાવવા અને હાલના વિનાશના જોખમને ઘટાડવા માટે બિલ્ડ બેક બેટર જરૂરી છે તેથી તે ફક્ત તેમની પાછળ જ લેવાનું નથી પરંતુ આપણે વસ્તુઓને કેવી રીતે વધુ સારી બનાવી શકીએ છીએ આ રીતે આખી સમજણ સશક્તિકરણ વિશે વાત કરે છે તેથી DFID સ્થિતિસ્થાપકતાને વ્યાખ્યાયિત કરે છે તેથી સ્થિતિસ્થાપકતા શબ્દ એ DRRનુ એક મહત્વપૂર્ણ પરિમાણ બની ગયું છે અને DFID એ યુકેના આંતરરાષ્ટ્રીય વિકાસ માટેના ડિપાર્ટમેન્ટ તરીકે વ્યાખ્યાયિત થાય છે તે કહે છે કે ભૂકંપ દુષ્કાળ અથવા હિંસક સંઘર્ષ જેવા આંચકા અથવા તાણની સ્થિતિમાં જીવનનિર્વાહના ધોરણોને જાળવી રાખીને અથવા તેમની લાંબાગાળાની સંભાવના સાથે સમાધાન કર્યા વિના પરિવર્તન દ્વારા દેશ સમુદાયો અને ઘરોની પરિવર્તનની વ્યવસ્થા કરવાની ક્ષમતા વિશે કહે છે તેથી તમે તેમની લાંબા ગાળાની સંભાવના સાથે સમાધાન કરશો નહીં પરંતુ તેમ છતાં તેઓ મેનેજ કરવામાં સક્ષમ છે કે ત્યાં કેવા પ્રકારનાં પરિવર્તન છે કેવા પ્રકારના તાણ અથવા આંચકા છે જે તે ચોક્કસ સમાજ અથવા દેશ અથવા સમુદાયમાં આવ્યા છે અને તેઓ કેવી રીતે લાંબાગાળાની સંભાવના સાથે સમાધાન કર્યા વિના તે જોવા માટે સક્ષમ થઈ શકશે ત્યાં થોડા વધુ ફ્રેમવર્ક છે ચાલો આપણે તે તરફ જઈએ પ્રથમ એક ટકાઉ આજીવિકા ફ્રેમવર્ક છે 1999 માં DFID દ્વારા આ ફરી વિકસિત કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે તે મૂડી વિશે વાત કરે છે કારણ કે તેઓને એસેટ ફ્રેમવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેવી રીતે વ્યક્તિગત અથવા સમુદાય તેનો ઉપયોગ કરે છે હું કહીશ કે તેઓ કેવી રીતે તેમનું જીવનનિર્વાહ કરે છે તમે જાણો છો કે તેઓ કેવી રીતે સુધરે છે કેવી રીતે તેની ક્ષમતાઓ વિસ્તૃત થાય છે કારણ કે ક્યારેક આપણે કહીએ કે માનવ મૂડી તેમના માટે વધુ પ્રાપ્ય છે અને કેટલીકવાર કુદરતી મૂડી વધુ પ્રાપ્ય હોય છે તેથી તે રીતે સમુદાયો તેમની પાસે જે ક્ષમતાઓ છે તેના દ્વારા આ સંસાધનોની વૃદ્ધિ કરવાનું વલણ ધરાવે છે અને આ રીતે તેઓ આજીવિકાની તકો ટકાવી રાખે છે દાખલા તરીકે ઘાનામાં જેમાં સુવર્ણ સ્ત્રોતોનો ઘણો હિસ્સો છે પરંતુ તે સમૃદ્ધ દેશ છે તેથી તેનો અર્થ એ છે કે ત્યાં કેટલીક મર્યાદાઓ હોવા વિશે વાત કરવામાં આવી રહી છે અને કુદરતી સંસાધનો હોવા છતાં પણ દેશમાં હજી કેટલીક ક્ષમતાઓનો અને શક્તિઓનો અભાવ કેવી રીતે છે તે તમે જાણો છો પછી જેમ કે આપણે નબળાઈના સંદર્ભમાં ચર્ચા કરી તે આ ક્ષમતાઓને પ્રભાવિત કરવાના પાસાને કેવી રીતે લે છે અને આપે છે કારણ કે તે કેવી રીતે મેનેજ કરે છે મારો અર્થ એ છે કે સમુદાય આ સંસાધનોને એક્સેસ કરવા માટે વ્યવસ્થા કરે છે તેથી નબળાઈનો સંદર્ભ પોતે અથવા ગરીબીનો સંદર્ભ પોતે જ આ કાર્યરત કરવા માટે અંતર્ગત ઘટના તરીકે વર્તે છે અને કામ કરતું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં આ એક્સેસનો સીધો પ્રભાવ કેવી રીતે છે અને પછી શાસનની સ્થિતિ નીતિઓ સંસ્થાઓ અને પ્રક્રિયાઓ કે તેઓ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તેથી તે ફક્ત આ કુદરતી માનવ સામાજિક અને શારીરિક અને આર્થિક મૂડીના કારણે નથી કેટલીકવાર આપણે એ પણ સમજવું પડે છે કે તે સાચા સાંસ્કૃતિક પરિબળો છે જે લોકો તેમની સંપત્તિનું સંચાલન કરે છે અને તેમની આજીવિકાની પસંદગી કરવા માટે તેના પર કાર્ય કરે છે અહીં આપણે DFIDs સ્થિતિસ્થાપકતાના ફ્રેમવર્ક વિશે વાત કરીએ છીએ તેથી એક પ્રથમ ભાગ છે જે સંદર્ભ વિશે વાત કરે છે અને જ્યાં સંદર્ભ સમગ્ર સિસ્ટમ અને પ્રક્રિયાઓ વિશે વાત કરે છે અને જ્યારે સંદર્ભમાં નબળાઈનો સંદર્ભ રાજકીય સંદર્ભ વસ્તી વિષયક સંદર્ભ સામાજિક સંદર્ભ એ ભૌગોલિક રીતે ક્યાં સ્થિત છે અને તે કેવા પ્રકારની રાજકીય સંસ્થા છે આ ફ્રેમ્સ સિસ્ટમ અથવા પ્રક્રિયાઓના ભાગ રૂપે છે અને પછી તણાવ અને આંચકા તરીકે આ ખલેલ કેવી રીતે આવે છે અને આ ખલેલ સાથે સામનો કરવાની ક્ષમતા કેવી છે જેમ કે તે કેવી રીતે બહાર આવે છે તેઓ કેવી રીતે સંવેદનશીલ હોય છે તે તમે જાણો છો તે એક્સપોઝર સંવેદનશીલતા અનુકૂલનશીલ ક્ષમતા વિશે વાત કરે છે તેઓ આનાથી કેવી રીતે અનુકૂલન કરી શકે છે અને ત્યાં તમે જાણો છો કે આ ખલેલની પ્રતિક્રિયા છે તેથી ત્યાં ઉછાળો પાછો સારો ઉછાળો અને રિકવરી પરંતુ ત્યાં પહેલા કરતા વધુ ખરાબ પતન છે તેથી આ તે રીતો છે કે બધી ક્ષમતાઓ દ્વારા તેઓ આંચકાઓને અને તણાવને કેવી રીતે પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ છે તે વિશે આપણે વાત કરીશું તેથી જ્યારે આપણે સ્થિતિસ્થાપકતા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ સ્થિતિસ્થાપકતા શુ છે સ્થિતિસ્થાપકતા કોના દ્વારા છે સ્થિતિસ્થાપકતા ક્યારે છે આ બધા સમય પરિબળ સંદર્ભ પરિબળ અને સ્થિતિ પરિબળ એ ખૂબ જ મહત્વના છે જ્યારે આપણે આપત્તિ સંદર્ભમાં પ્રોજેક્ટ ચક્ર વિશે વાત કરીએ છીએ ત્યારે આ 6 પાસાં છે અને આપણે પ્રોગ્રામિંગ ઓળખ મૂલ્યાંકન ધિરાણ અમલીકરણ અને ઉત્ક્રાંતિ તરફ ધ્યાન આપવાની જરૂર છે આ સૌથી અગત્યનું છે જેમાંના ઘણા તેને ધ્યાનમાં લેતા નથી કારણ કે પ્રોગ્રામિંગ એ ખરેખર કોર્પોરેશન અને કેન્દ્રિત ક્ષેત્રોના કરાર માટેની સામાન્ય માર્ગદર્શિકા અને સહકાર માટેના સિદ્ધાંતો સુયોજિત કરે છે તેથી તે પ્રોજેક્ટના લેઆઉટને પણ વ્યાખ્યાયિત કરશે ઓળખ તેથી અહીં આપણે ઓળખીશું કે સાચી સમસ્યાઓ શુ છે સમસ્યાઓનું વિશ્લેષણ સ્ટેકહોલ્ડર ઇન્ટરેસ્ટમાં કઈ જરૂરિયાતો છે તેઓ કેવી રીતે વિચારો રજૂ કરે છે કેવી રીતે નિર્ણય લે છે અને આ તે મૂલ્યાંકન છે જ્યાં તમે જાણો છો કે તે કેવી રીતે સ્ટેકહોલ્ડરના મંતવ્યો અને સુસંગતતાના એકાઉન્ટને ધ્યાનમાં લે છે અને તે તેના નાણાકીય ભાગ વિશે વાત કરે છે દિવસના અંતે આપણે ભંડોળના પાસા પર ધ્યાન આપવાની જરૂર છે કોણ પ્રોત્સાહન આપશે આપણી પાસે કેટલું છે કેવી રીતે લાવવું લોકોના સ્ત્રોતમાંથી અથવા સમુદાયના સ્ત્રોતોમાંથી અથવા NGO દ્વારા અથવા કોઈ બહારના પાસેથી નાણાં કેવી રીતે ખેંચવા તે સમગ્ર બાબત પર ધ્યાન આપવું પડશે અને મુખ્યત્વે ચક્રમાં દરેક બિંદુએ નાણાકીય નિર્ણયો લેવામાં આવી શકે છે જેથી કોઈએ મધ્યવર્તી સમીક્ષા રાખવી પડશે અને પછીનું અમલીકરણ છે તેથી જ્યારે આપણે સંમત સંસાધનો અને આપણે આ આયોજિત પ્રવૃત્તિઓને કેવી રીતે અમલમાં મૂકીશું તે વિશે કહીએ છીએ તો ત્યાં આપણે મોનિટરની પ્રગતિ જોવાની અને બદલાતા સંજોગોમાં વ્યવસ્થિત થવાની જરૂર છે કલ્પના કરો કે તમે કેટલાક પ્રોગ્રામ શરૂ કર્યા છે અને કલ્પના કરો કે ફરી કેટલીક આફત આવી છે તેથી આપણે તેની સાથે કેવી રીતે સમાયોજિત કરવું જોઈએ આખું પ્રોજેક્ટ મેનેજમેન્ટ શેડ્યૂલ કેવું છે તેને સમાપ્ત કર્યા પછી કોઈએ કયા પ્રકારનાં પ્રોજેક્ટ્સ છે સિદ્ધિઓ અને તેના પ્રભાવો અને તે કેવા પ્રકારનું શિક્ષણ ધરાવે છે તે જોવાનું રહેશે જેથી તે અન્ય પ્રોજેક્ટ્સને લઈ શકે તેથી આ એક પાઠ છે જે કોઈએ લેવો પડશે અને તેઓ DRRમાં સરકારની ભૂમિકાની સૂચિ પણ આપે છે તેથી તે અસંખ્ય ભૂમિકાઓ ભજવે છે ઉદાહરણ તરીકે DRR માલ અને સેવાઓ પ્રદાન કરનાર તરીકે છે દાખલા તરીકે આગામી ચેતવણી પ્રણાલીઓને જાળવી રાખવું ઈમરજન્સી રિસ્પોન્સ ઇવેક્યુએશન આશ્રયસ્થાનો અને આરોગ્ય સંભાળ ક્ષેત્ર જોખમ ટાળનારાઓ તરીકે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો એ પર્યાવરણીય જોખમોમાં સુરક્ષિત છે તેની ખાતરી કરવી જોઈએ તેથી આ તમામ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ જોખમો સામે કેવી રીતે સુરક્ષિત રહેવા સક્ષમ છે ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિના નિયંત્રણના પરિમાણના રેગ્યુલેટર તરીકે કારણ કે ઘણી એજન્સીઓ આપત્તિ માટે આગળ આવે છે તે કદાચ ધંધો બની શકે છે પરંતુ સરકારે આને કેવી રીતે નિયંત્રિત કરવું તે કેવી રીતે મોનિટર કરવું તે જોવું પડશે સામૂહિક ક્રિયા અને ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિના પ્રમોટર્સ તરીકે કે જ્યાં જાહેર શિક્ષણ અને તૈયારી અને વ્યવસાયની સાતત્ય છે કોઓર્ડિનેટર તરીકે તેથી તેઓ વિવિધ સ્ટેકહોલ્ડર પ્રવૃત્તિઓ અને DRR ભાગીદારીના સંયોજક છે તેથી તે બંને માત્ર જાહેર ક્ષેત્ર જ નહીં પણ જાહેર ખાનગી સ્થાનિક અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંકલન છે તો સરકાર કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવશે તેથી જ્યારે આપણે કોઈ રાજકીય સંદર્ભમાં નિર્ણય લેવાની વાત કરીએ ત્યારે આ આખું ચક્ર આ રીતે આવે છે દાખલા તરીકે તમારી પાસે તાણ છે જે કોઈ ઇવેન્ટમાંથી વાત કરે છે અને ત્યાં તકનીકી ઇનપુટ્સ છે જે વિવિધ ડેટાના સેટ એ વિશ્વસનીય રૂપે આવે છે તેથી ત્યાં તેનો સમજશક્તિનો ભાગ છે વ્યાવસાયિક વિવેકબુદ્ધિ એ વિશ્વસનીય સ્રોત વિશ્વસનીય માહિતી પર છે સ્થાનિક પરિબળો જેમ કે વ્યક્તિત્વ નોકરીની સંભાવનાઓ વંશ તેથી આ બધા વ્યાવસાયિક વિવેકબુદ્ધિ છે અને ઇન્ટરેસ્ટ એ જાહેર અને ખાનગી છે કારણ કે ત્યાં એક આંતરિક જૂથો સ્વીકૃત વિરોધી જૂથો ફ્રિન્જ જૂથો છે તેથી જો તમે કંઈક અમલમાં મૂકવા માંગતા હોવ તો તે હંમેશા લોકશાહી પર્યાવરણમાં હોય છે જુદા જુદા વિરોધો માટે જુદા જુદા શબ્દ હોય છે તેમાં વિવિધ હિસ્સા હોય છે અને તમે જાણો છો કે તે પ્રક્રિયા પર ઘણાં દબાણ છે અને સંસ્થાકીય પરિબળો જ્યાં કાનૂની અવરોધ રાજકીય સત્તા અને વ્યાવસાયિક નીતિશાસ્ત્ર જેથી તેઓ આ રીતે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ફાળો આપે છે અને આર્થિક સંદર્ભ નાણાકીય પાસા ખર્ચના વલણો રાજકીય રીતે નિર્ધારિત હોય છે કારણ કે કેટલીકવાર આ આખી વ્યવસાય પ્રક્રિયા જુદી જુદી અગ્રતામાં કાર્ય કરશે તેથી ત્યાં આ નાણાકીય પાસા જેવી લોકશાહી પરિસ્થિતિઓમાં વધુ પારદર્શક રહેવું જરૂરી છે અને કાયદેસરતા તે જે છે જ્યાં આપણે તર્કસંગતકરણ નિર્ણય લેવો અને તમે જાણો છો કે તે વૈચારિક પાળી વિશે વાત કરે છે તેથી તે નિષ્ફળતાના જોખમ વિશે પણ વાત કરે છે અને આ તમામ જુદા જુદા પરિબળો ખરેખર મધ્યસ્થી અને નિર્ણય લેવાની પ્રક્રિયા નિર્ણયો અથવા બિન નિર્ણય નિયમિત અથવા બિન નિયમિતને પ્રભાવિત કરે છે અને પછી તેઓ પરિણામોને કેવી રીતે અસર કરે છે પછી તે પરિણામો યોજનાઓના સ્વરૂપમાં નિષ્ક્રિયતાના સ્વરૂપમાં તકનીકી ડેટા જેવા સર્વેક્ષણોના સ્વરૂપમાં હોઈ શકે છે જેવા કે સર્વેક્ષણો અને અમુક સંસ્થાકીય અથવા રાજકીય પાસાઓ એટલે કે યોજનાઓ જાતિ વિકાસ યોજનાઓ વિશે તેઓ વાત કરે છે જે તેઓએ લીધેલ છે અને પરામર્શ વ્યવસાયની સાતત્ય અને બક પાસીંગ તેમજ પરિણામો કે જે ઈચ્છિત છે અને ઈચ્છિત નથી તેથી આ રીતે નિર્ણયની પ્રક્રિયામાં વિવિધ પ્રકારના ઇનપુટ્સ આવે છે અને આ ખૂબ જ વિશાળ મેનેજમેન્ટ સ્ટ્રક્ચર છે અને જ્યારે આપણે સમુદાયનુ જોડાણ અને ભાગીદારી વિશે વાત કરીએ છીએ સૌ પ્રથમ કોઈને ત્યાં બે બાબતો જોવાની રહેશે એક માર્ગદર્શક છે અને બીજું એક પ્રકારનું ભાગીદારી લક્ષી છે પરંતુ હવે તમે જોશો કે તે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે જો તમે મેનીપ્યુલેશન પર નજર નાખો કારણ કે જ્યારે તમારી પાસે નિયંત્રણ નથી તો દેખીતી રીતે કોઈ બાહ્ય એજન્સી છે જે તમને નિયંત્રિત કરવાની કાર્યક્ષમતા ધરાવે છે અને તે ત્યાં માર્ગદર્શક બને છે અને જ્યારે તમે નિયંત્રણમાં વધારો કરવાની વાત કરો છો જ્યારે તમે તે ફનલને વિસ્તૃત કરો છો અને તે મેનીપ્યુલેટ ઇન્ફોર્મ કન્સલ્ટ કોલાબોરેટમાંથી જાય છે તેથી તે રીતે પ્રોજેક્ટના નિર્ણય પર સમુદાયના નિયંત્રણની માત્રા છે અને સશક્તિકરણ હજી પણ તે જ છે જ્યાં તમારી પાસે આ નિયંત્રણ એક વિશાળ પાસુ બની જાય છે મને લાગે છે કે આ થોડા ફ્રેમવર્ક છે જે મેં હમણાં જ રજૂ કરવાનો પ્રયાસ કર્યો અને આવતા વર્ગમાં આપણે થોડા ટૂલ્સ અને DRR વિશે પણ વાત કરીશું ખુબ ખુબ આભાર